સારું ટ્રાન્સમિશન લાઇનની કેરેક્ટરીસ્ટીકમાં આગળ વધીએ તો આપણે બીજો દાખલો લઇએ આ પછી બીજા બે દાખલા જોઇશું અને ત્યારબાદ વોલ્ટેજ વેવ વિષે થોડું વધારે જોઇશું તો આપણે શોર્ટ અને મિડીયમ ટ્રાન્સમિશન લાઇન માટે 𝜋 મોડેલ જોયું હવે લોંગ લાઇન માટે સચોટ મોડેલ જોઇએ ત્યાર બાદ આપણે સરખા પેરામિટર માટે શોર્ટમિડીયમ અને લોંગ લાઇન સરખાવીશું તો આ લોંગ ટ્રાન્સમિશન લાઇન છે જે 50 Hz 60 MVA નાં લોડને 124 kV પર અને 0 8 લેગિંગ પાવર ફેક્ટર પર ડિલીવર કરે છે અવરોધ અને રીએક્ટન્સ આપેલ છે અને ચાર્જિંગ એડમીટન્સ 0 44210 3 mho છે તમારે લાઇન માટે A B C D પેરામિટરસેન્ડીંગ એન્ડ વોલ્ટેજકરંટપાવર ફેક્ટરરેગ્યુલેશન અને કાર્યક્ષમતા શોધવાની છે તો અવરોધ 25 3 Ω અને રીએક્ટન્સ 66 5 Ω તથા ઇમ્પીડન્સ 25 3 j 66 5 Ω અને ચાર્જિંગ એડમીટન્સ Y 0 44210 3 mho છે અને 𝛾l કારણ કે આપણે લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે જઈ રહ્યા છે તો 𝛾l હકીકતમાં ZY છે અહીં z અને y ને l વડે ગુણેલ છે જે l2 થાય છે તો z ly l એ 𝛾l એટલે કે ZY થાય Z અને Y તમને ખબર છે તેથી ZY બરાબર 0 0327 j 0 174 થાય તો A D જે લોંગ ટ્રાન્સમિશન લાઇન માટેનાં A B C D પેરામિટર છેતે cosh 𝛾l 0 986 0 32° છે B ZC sinh 𝛾l છે જ્યાં ZCZY થાય જોતમે sinhZY ની કિંમત મૂકોતો ZY 393 j 72 3 થાય અને B 70 3 69 2° થાય અને C 1ZC sinh 𝛾l થાય તો 1ZC YZ થાય તો C j 0 44 10 4 મળે તો લોંગ લાઇન માટે A B C D પેરામિટરની ગણતરી પુરી થઈ હવે ભાગ જોઇએ તમારે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજકરંટ અને પાવર ફેક્ટર શોધવાનાં છે તો લોડ 60 MVA 124 kV અહીં કંઇ આપેલ નથીતો લાઇન ટુ લાઇન ધારીએ તો લોડ કરંટ IR| બરાબર 601000 ભાગ્યા √3124 કરતાં 279 36 એમ્પિયર મળે અને પાવર ફેક્ટર 0 8 લેગિંગ છે તેથી ખૂણો 36 87 થાય તો VR બરાબર 124√3 71 6 ∠0° થાય હવે VS AVR BIR થાય તોઆ કરંટ 279 36 36 87° થાય તેનો મતલબ VS 0 32° ગુણ્યા 71 6 ∠0° થાય

અને B 70 2° થાય અને કરંટ 279 36 એમ્પિયર થાય તો1000 વડે ભાગતાઆખી ક્વોન્ટીટી કિલોવોલ્ટમાં વોલ્ટેજ ડ્રોપ બનશે અને ખૂણો 36 87° થાય તો તમને VS 87 84∠71° કિલોવોલ્ટ મળશે તો લાઇન ટુ લાઇન સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ √387 84∠71° બરાબર 152 14∠71° મળશે હવે સેન્ડીંગ એન્ડ કરંટ IS C VR D IR C અને D બંને આપણે મેળવ્યા છે તો VR અને IR ની કિંમતો મૂક્તાં IS 257 86° એમ્પિયર છે તેથી આ લાઇન રેફરન્સ લાઇન છે અને VS152 12° રેફરન્સ લાઇનથી લિડીંગ છે તો પાવર ફેક્ટર એંગલ 7 98° થાય

તો આ તમારો પાવર ફેક્ટર એંગલ છે તો સેન્ડીંગ એન્ડ પાવર ફેક્ટર COS 37 98° બરાબર 0 788 થાય હવેત્રીજો ભાગવોલ્ટેજ રેગ્યુલેશન છે તો PS બરાબર 3152 14257 78cos37 98°1000 થાય અને 53 52 MW મળે અને રીસિવીંગ એન્ડ પાવર PR બરાબર 600 8 જે 48 MW મળે આ ૩ ફેઝ પાવર છે તો કાર્યક્ષમતા PRPS 89 68 થાય ત્યારબાદ D બરાબર લાઇનની કાર્યક્ષમતા છે જે અહીં આપણે ગણી છે VS નાં મેગ્નીટ્યુડને A વડે ભાગી તેમાંથી VR નાં મેગ્નીટ્યુડને બાદ કરી VR નાં મેગ્નીટ્યુડ વડે ભાગતાં વોલ્ટેજ રેગ્યુલેશન મળે જે અહીં 24 43 છે તો આ દાખલો લોંગ ટ્રાન્સમિશન લાઇન માટે હતું હવેસરખા ડેટા માટે આપણે શોર્ટમિડીયમ અને લોંગ લાઇન માટે લઇએ તોએક 60 Hz 250 km લાંબી ટ્રાન્સમિશન લાઇનનું ઇમ્પીડન્સ 33 j104Ω છે અને કુલ શન્ટ એડમીટન્સ 10 3 mho છેરીસિવીંગ એન્ડ લોડ 208 kV પર અને 0 8 પાવર ફેક્ટર લેગિંગ પર 50 MW છે તમારે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજકરંટપાવર ફેક્ટર અને પાવર શોર્ટ લાઇન મોડેલ માટે નોમિનલ 𝜋 મેથડ અને એક્ઝેટ ટ્રાન્સમિશન લાઇન મેથડ વડે શોધો અને બંને સરખાવો જો કે લાઇન 250 km લાંબી છેપરંતુ તેને શોર્ટ લાઇન ધારીનેત્યારબાદ મિડીયમ લાઇન અને પછી લોંગ લાઇન તરીકે લો તો આપણે સરખો ડેટા વાપરીશું તો Z 33 j104 109 11 72 40° છે Y j 10 3 mho છે રીસિવીંગ એન્ડ લોડ 208 kV પર અને 0 8 પાવર ફેક્ટર લેગિંગ પર 50 MW છે તો તમારે પહેલા કરંટ શોધવું પડે તો આ 50 MW રીસિવીંગ એન્ડ લોડ છે તો રીસિવીંગ એન્ડ કરંટ બરાબર 50∠ 36 87°320880 એટલે કે 0 87° થાય જે કિલોએમ્પિયરમાં છે તો IR 0 87° kA છે તો ફેઝ વોલ્ટેજ 2083 બરાબર 120∠0° થાય તો ધારો કે આ શોર્ટ લાઇન છે તો VS VRIZ માં કિંમતો મુક્તાં VS 135 62° kV છે તેથી લાઇન ટુ લાઇન સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ √3135 62° kV છે અને શોર્ટ લાઇન માટે સેન્ડીંગ એન્ડ કરંટ બરાબર રીસિવીંગ એન્ડ કરંટ છે તો તે 0 87°થાય આ રેફરન્સ લાઇન છે અને આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ 235 અને કરંટનો ખૂણો 36 87° છે તો આ કરંટ ISIR છે શોર્ટ લાઇન માટે ISIR છે તો પાવર ફેક્ટર એંગલ 4 62 36 87 છે તો પાવર ફેક્ટર cos 4 62 36 87 0 75 થાય અને સેન્ડીંગ એન્ડ પાવર બરાબર √3 VS IScos δR √3235 75 52 88 MW થાયજે આપણે ટેબલનાં રૂપમાં સરખાવશુંતો તમને ખ્યાલ આવશે આ જ ડેટા જ્યારે તમે નોમિનલ 𝜋 મેથડથી કરીએતો AD 1YZ2 જો આપણે ગણીએતો 0 9481∠ 1° અને BZ 4° અને C Y1YZ4 10 3 થાય અને VS AVR B IR બરાબર 129 72° kV થાય તેથી લાઇન ટુ લાઇન સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ VS √3129 72° થાય હવેલાઇન ટુ લાઇન વોલ્ટેજ પછી સેન્ડીંગ એન્ડ કરંટ IS CVR D IR થાય તો C અને D તથા VR અને IR ની કિંમત મુક્તાં IS0 135 10 2323° kA મળે તેથી Vsઆ તો રેફરન્સ સાથે 10 2323° અને IS રેફરન્સ સાથે 5 72°નો ખૂણો બનાવે છે જેથી Vs અને IS વચ્ચેનો ખૂણો મળે તો 10 2323°માથી 5 72° બાદ કરતાં 4 51° મળે તો સેન્ડીંગ એન્ડ પાવર ફેક્ટર cos4 997 મળે અને આ લિડીંગ છેકારણ કે IS લિડીંગ છે ગયા કિસ્સામાં IS કરંટ વોલ્ટેજ Vs કરતાં લેગિંગ હતુંપરંતુ તે ટૂંકી લાઇન હતી અને અહીં કરંટ હકીકતમાં લિડીંગ છેતેથી પાવર ફેક્ટર 0 997 મળે છે તો સેન્ડીંગ એન્ડ પાવરPS બરાબર √3 ∗ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ સેન્ડીંગ એન્ડ કરંટ પાવર ફેક્ટર એટલે કે √3 ∗ 224 85 0 997 બરાબર 52 4 MW થાય તો છેલ્લે એક્ઝેટ ટ્રાન્સમિશન લાઇન સમીકરણજે હાયપરબોલિક ટર્મ્સ છે તો સૌથી પહેલા 𝛾lYZ અહીં Z અને Y કેપીટલ છે જે અગાઉનાં દાખલામાં આપણે જોયા છે તેની કિંમત મુક્તાં 𝛾l બરાબર 0 33 81 2° થાય તો ZCZY બરાબર 330 31 8 8° થાય હવે AD cosh 𝛾l માં બધી કિંમત મુક્તાં 0 9481 1° મળે B ZC sinh 𝛾l માં બધી કિંમત મુક્તાં 109 72 4° અને C 1ZC sinh 𝛾l બરાબર j 10 3 થાય હવે સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ VS AVR B IR છે તમે અહીં બધી કિંમતો મૂકો અને તમને VS 129 806 5 72° kV મળે તેથી લાઇન ટુ લાઇન વોલ્ટેજ VS√3129 806 5 83 5 72° kV થાય હવેતે જ રીતે સેન્ડીંગ એન્ડ કરંટ IS CVR D IR થાય C D VR અને IR ની કિંમતો મુક્તાં કિલોએમ્પિયરમાં મળે તોતે તમે ગણો તમને તમારું કેલ્ક્યુલેટર વાપરતાં IS બરાબર 0 135 10 અને VS નો એંગલ 5 72°છે તો પાવર ફેક્ટર cos10 2323 5 72 બરાબર 0 997 થાય તો તો સેન્ડીંગ એન્ડ પાવર √3 ∗ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ સેન્ડીંગ એન્ડ કરંટ પાવર ફેક્ટર માં કિંમતો મુક્તા 52 4 MW થાય તો આ ત્રણ કિસ્સા શોર્ટ લાઇનનોમિનલ 𝜋 મેથડ અને એક્ઝેટ મેથડ સરખાવોતો શોર્ટ લાઇન માટે સેન્ડીંગ એન્ડ લાઇન ટુ લાઇન વોલ્ટેજ 235 33 kV પરંતુ નોમિનલ 𝜋 મેથડમાં 224 85 kV અને એક્ઝેટ મેથડમાં 224 82kV છે તો નોમિનલ 𝜋 મેથડ અને એક્ઝેટ મેથડ બંનેમાં લગભગ સરખું છે પરંતુ શોર્ટ લાઇન માટે 235 33 kV છે હવે સેન્ડીંગ એન્ડ મેગ્નીટ્યુડ કરંટ 0 135kA નોમિનલ 𝜋 મેથડ અને એક્ઝેટ મેથડ બંનેમાં લગભગ સરખું છે પણ શોર્ટ લાઇન માટે થોડું વધારે છે પરંતુજ્યારે તમે ચાર્જિંગ કેપેસિટર ધ્યાનમાં લોતેથી આ વધે છે એટલે કે એ લાઇન કરંટ એટલે રીએક્ટીવ પાવર ઇન્જેક્ટ કરે છે તો આ કિસ્સામાં કરંટના બે કોમ્પોનન્ટ છે એક રીયલ કોમ્પોનન્ટ અને એક રીએક્ટીવ કોમ્પોનન્ટ તો જ્યારે ચાર્જિંગ કેપેસિટન્સ હોયત્યારે રીએક્ટીવ કરંટ ઇન્જેક્ટ થાય છે તો રીએક્ટીવ કોમ્પોનન્ટ થોડો ઓછો હોય છે તેથી બીજા કિસ્સામાં રીએક્ટીવ કોમ્પોનન્ટ ન હોવાથી કરંટ ઓછો છે અને જ્યારે કંઇ ધ્યાનમાં લેતાં નથી ત્યારે શોર્ટ લાઇન માટે પાવર ફેક્ટર 0 75 છે પરંતુ નોમિનલ 𝜋 મેથડમાં કે એક્ઝેટ મેથડમાં પાવર ફેક્ટર ઘણું સુધરી 0 997 થાય છે જે બંને કિસ્સામાં સરખું છે અને તેની પાછળનું કારણ ચાર્જિંગ એડમીટન્સ છે તો લાંબી લાઇન માટે તમે ચાર્જિંગ એડ્મીટન્સ અવગણી શક્તાં નથી અને સેન્ડીંગ એન્ડ પાવર 52 88 MW છેઅને નોમિનલ 𝜋 મેથડમાં થોડું ઓછું 52 4 MW છે જે રીએક્ટીવ પાવર ઇન્જેક્શનને કારણે છે તો જો તમે એ રીતે વિચારોકે નોમિનલ 𝜋 અથવા એક્ઝેટ મેથડમાં શોર્ટ લાઇન કરતાં પાવર લોસ ઓછો છે તો તમે સાચું ધાર્યું તો મેં તમને શોર્ટ લાઇનનોમિનલ 𝜋 અને એક્ઝેટ મેથડ સમજાવીતો તમે જોઇ શકો છોકે નોમિનલ 𝜋 મેથડ એ એક્ઝેટ મેથડ જેટલી જ ચોક્ક્સ છે તોતમે દરેક લોડ ફ્લો સ્ટડીઝમાં ટ્રાન્સમિશન લાઇન માટે ચાર્જિંગ એડમીટન્સ જુઓ છો ખાસ કરીને લાંબી લાઇન માટે નોમિનલ 𝜋 મેથડ વપરાય છે તો ટ્રાન્સમિશન લાઇન માટે જુદા જુદા છ દાખલા મેં તમને આપ્યા અને તમને હવે અલગ અલગ પ્રોબ્લેમ વિષે ખ્યાલ આવ્યો હશે હવેવોલ્ટેજનાં તરંગો વિષે જોઇએ તો આપણે સમીકરણ 26 અને 27 વાપરીશું સમીકરણ 26 V C1 e𝛾x C2 e 𝛾x છે અને 𝛾 પ્રપોગેશન અચળાંક છે જે 𝛼jβ છે તો સમીકરણ 26 અને 27 માં 𝛾 ની કિંમતો મુક્તાં નીચે પ્રમાણે સમીકરણ મળે

કારણ કે e ની ઘાતમાં 𝛼jβ x છે તો મેં તેને C1e 𝛼 x e jβ x C2 e 𝛼 x e jβ x તરીકે અલગ કર્યા છે તો આ સમીકરણ 49 ને તમારે ટાઇમ ડોમેઇન માં બદલવાનું છે કારણ કે V ની કિંમત હકીકતમાં RMS કિંમત છે તો જો તમે ટાઇમ ડોમેઇનમાં ફેરવોતો તત્ક્ષણ વોલ્ટેજ ટાઇમ t અને x નાં ફંક્શન તરીકે મળે અને V એ tx એટલે કે સમય અને અંતરનાં ફંક્શન તરીકે લખી શકો એટલે કે √2 ગુણ્યા C1e 𝛼 x નો રીયલ પાર્ટ અને પછી ej𝜔t𝛽x થાય અને આ RMS કિંમત છે એટલે કે તમે AC સર્કિટમાં ભણ્યા છો એવું જ વત્તા C2 e 𝛼x ej𝜔t𝛽x તો આ ટાઇમ ડોમેઇનનું સમીકરણ છે જે સમીકરણ 50 છે પરંતુ મેં જે પ્રમાણે કહ્યુંતે પ્રમાણે સમીકરણ 49 માં V એ કોઇપણ પોઇન્ટ પર RMS કિંમત બતાવે છેએટલે કે આપેલ અંતર પરનાં વોલ્ટેજને રીસિવીંગ એન્ડ વોલ્ટેજનાં રૂપમાં ટાઇમ ડોમેઇનમાં ફેરવે છે તો x વધેઅને રીસિવીંગ એન્ડ તરફ વધેતે પ્રમાણે પહેલો ટર્મ વધે છે તો એ લાંબી લાઇન માટે વધુ લાગુ પડે છે તો x વધે એટલે e𝛼x વધે જેથી વોલ્ટેજ વેવનાં પ્રથમ ટર્મને ઇન્સીડન્ટ વેવ અને બીજું ટર્મ કે જે ઓછું છે તેને રીફ્લેક્ટેડ વેવ કહે છે તો એક ઇન્સીડન્ટ વેવ અને બીજું રીફ્લેક્ટેડ વેવ છે તો કોઇપણ પોઇન્ટ પર વોલ્ટેજ બે કોમ્પોનન્ટ નો સરવાળો થશેએનો મતલબ આપણે V1tx ને પહેલા ટર્મ અને V2t x ને બીજા ટર્મ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એનો મતલબ કે V1t x એ નીચે પ્રમાણે લખાય અને જો તમે આનું રીયલ પાર્ટ cos 𝜔t𝛽x થાય તો આ સમીકરણ 52 થાય અને બીજું ટર્મ કારણ કે e j𝜔t 𝛽x રીયલ પાર્ટ થાય તો આ C2 e 𝛼x cos 𝜔t 𝛽x થાય જે સમીકરણ 53 છે તો આ V1 અને V2 નાં xt સમીકરણ છે તોજેમ તમે લાઇનમાં આગળ વધો તેમતમારા સમીકરણ 52 અને 53 ટ્રાવેલિંગ વેવ તરીકે કાર્ય કરશેજેમાં એક ઇન્સીડન્ટ અને બીજું રીફ્લેક્ટેડ વેવ હશે હવેતમે રીફ્લેક્ટેડ વેવ ધ્યાનમાં લો તો V2xt અને ધારો કે તમે ટ્રાવેલિંગ વેવની સાથે જઈ રહ્યા છોતમારી સ્પીડ વેવની સ્પીડ જેટલી હોવી જોઇએ કે તમે ટોચ એટલે કે પીક જોઇ શકો તો ધારો કે આપણે ટ્રાવેલિંગ વેવની સાથે જઈ રહ્યા છે અને રીફ્લેક્ટેડ વેવને પીક વેલ્યુ માટે ધ્યાનમાં લઇ રહ્યા છે જે 𝜔t 𝛽x 2 k𝜋 એનો મતલબ કે જો તમે પીક એમ્પ્લીટ્યુડ માંગતા હોયતો √2 C2e αx હોયતો cos𝜔t 𝛽x1 થાય જેનાં બરાબર cos 2 k𝜋 લખાય એટલે કે 𝜔t 𝛽x 2 k𝜋એ સામાન્ય વસ્તુ છે જો k0 તો cos01 cos 2 𝜋 એ રીતે આગળ લખાય 𝜔t 𝛽x 2 k𝜋 હોવાથી પીક એમ્પ્લીટ્યુડ માટે 𝜔t 𝛽x 1 જેથી આ સમીકરણ - 4 છે હવે વેવ માટે પીક એમ્પ્લિટ્યુડ ધ્યાનથી જુઓ આપણે તેની ઝડપથી મુસાફરી કરવાની છેતેનો મતલબ કે તેની કોઇપણ ઝડપ માટે આપણે પીકને ધ્યાનથી જોવાતેની ઝડપથી મુસાફરી કરવી પડે તો આ કેસમાં સમીકરણ 54 નું સમયની સાપેક્ષમાં વિકલન કરતાં dxdt મળે આ સમીકરણ 55 થાય તેથી ફેલાવાનો વેગ v મળે જે dxdt 2f મળે આ સમીકરણ 56 થશે તો આ વેલોસિટી ઓફ પ્રોપેગેશન છે હવેવોલ્ટેજનું આખુ2𝜋 રેડિયન માટે કોણીય શરત 𝛽x માટે સાયકલ પુરું કરો તેનાં માટેની લાઇનની લંબાઇને તરંગલંબાઇ λકહેવાય છે જો 𝛽 એ રેડિયનમીટરમાં દર્શાવેલ હોયતો 𝛽 λ 2𝜋 થાય જેથી λ 2π થાય સામાન્ય રીતે λ હું આ રીતે લખું છું અહીં 𝛽 λ 2𝜋 થાય જેથી λ 2π થાય હવે બીજી ખાસ વસ્તુઓ જોઈએ તો જ્યારે લાઇનનાં લોસ અવગણવામાં આવેg અને r એ 0 હોય તો એ કેસમાં પ્રોપેગેશન અચળાંક 𝛼 નો રીયલ પાર્ટ 0 હોય તેનો મતલબસમીકરણ 27 𝛾𝛼𝑗𝛽 બરાબર વર્ગમૂળમાં zy લખાય જે વર્ગમૂળમાં rj𝜔Lgj𝜔C લખાય અહીં g અને r એ 0 મુક્તાં j22LC થાય જે j𝜔LC લખાય તો રીયલ પાર્ટ 0 હોયતો 𝛼0 અને 𝛽 𝜔LC થાય તેથીસમીકરણ ૨૯કેરેક્ટરીસ્ટીક ઇમ્પીડન્સ ZC zy થાય જે rjωLgjωC થાય g અને r એ 0 મુક્તાં LC થાય ZC એ પ્યોર રેઝીસ્ટીવ છે જેમાં કોઇ કોમ્પ્લેક્ષ પાર્ટ નથી તો પછીજે સામાન્ય રીતે સર્જ ઇમ્પીડન્સ કહેવાય છે તો ZC એટલે કે સર્જ ઇમ્પીડન્સ ઓવરહેડ લાઇન માટે 250 400 ohm હોય છે અને અંડરગ્રાઉન્ડ કેબલ માટે 40 60 ohm છે આભાર તો પછી ફરી મળીએ